હવે આપણે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ ની હિલ ક્લાઈમ્બીંગ પદ્ધતિનું સ્પાઇસ સિમ્યુલેશન જોઈશું આપણે આ અલ્ગોરિધમનો ઉપયોગ કરીશું આપણે આ બધા બ્લોક્સનો ઉપયોગ કરીશું આપણે કરંટને માપીશું વોલ્ટેજને માપીશું પાવરની ગણતરી કરીશું તેને ધીમા ફિલ્ટર અને ઝડપી ફિલ્ટરમાંથી ક્મ્પેરેટર ટોગલ ફ્લિપ ફ્લોપ ફિલ્ટર અને પછી PWM માંથી પસાર કરીશું અને તેને DC DC કન્વર્ટરના ડ્યુટી સાઇકલ ઇનપુટને આપીશું આપણે જે DC DC કન્વર્ટર પસંદ કરીશું તે બક બૂસ્ટ કન્વર્ટર છે કારણ કે તે આખા IV કેરેકટરીસ્ટીક પર કાર્યરત છે તો ચાલો આપણે સ્પાઇસ પર જઈએ અને જોઈએ કે આપણે આ બધા બ્લોકનું સિમ્યુલેશન કેવી રીતે કરીશું અને તેને PV સ્રોત સાથે ઇન્ટરફેસ થયેલ બક બૂસ્ટ કન્વર્ટરના ઓપરેશન સાથે સંકલિત કરીશું તેથી સિમ્યુલેશન ફોલ્ડરમાં મારી પાસે એક ફોલ્ડર છે PVMPPT તે ફોલ્ડરની અંદર તમે જોશો કે ત્યાં એક MPPT સ્કેમેટીક છે સબ સર્કિટ PV સબ સર્કિટ ફાઇલ ઉમેરેલા ઘટકો સાથે હું તમને બતાવીશ કે ઉમેરવામાં આવેલા ઘટકો શું છે અને પછી અલબત્ત mppt cir ફાઇલ ચાલો સ્કેમેટીક ફાઇલ ખોલીએ અને મને તે ઝૂમઇન એટલેકે મોટું કરવા દો અહીં અવલોકન કરો કે આ સ્કેમેટીક pv sub સબ સર્કિટ સાથે જોડાયેલ છે હવે અહીં આ સ્કેમેટીક આપણે પરિચિત છીએ આ PV સ્રોત છે આ પાવર સેમિકન્ડક્ટર સ્વીચ L અને ડાયોડ છે આ એક બક બૂસ્ટ કન્વર્ટર છે જેમાં V0Vin અથવા VTd1 d છે અહીં તફાવત આ બ્લોક્સમાં છે જે આ IGBT સ્વિચીંગ કરવા માટે આખરે યોગ્ય ડ્યુટી સાઇકલ સંકેત ઉત્પન્ન કરે છે હવે આ બ્લોક્સ કેવી રીતે કાર્યરત છે અને શું આપણે અગાઉ ચર્ચા કરી હતી તે સાથે તેઓ સંમત થાય છે તેથી ચાલો હું બ્લોક ડાયાગ્રામનો સમૂહ મુકું છું જેની ચર્ચા આપણે હિલ ક્લાઇમ્બીંગ એલ્ગોરિધમની ચર્ચા કરતી વખતે કરી હતી અને ચાલો આપણે આની તુલના કરીએ અને આને સમજવાનો પ્રયત્ન કરીએ તેથી અહીં સ્ક્રીનના તળિયાના ભાગ પર આપણે હિલ ક્લાઈમ્બીંગ પદ્ધતિની ચર્ચા કરતી વખતે આપણે દોરેલા બ્લોક ડાયાગ્રામને જોયે છીએ અને આ સ્ક્રીનના ઉપરના ભાગ પર મારી પાસે gschem GEDAS gschem સ્કેમેટીક સંપાદક છે જેમાં મેં આ બ્લોક ડાયાગ્રામનો સેટ શામેલ કર્યા છે જે બક બૂસ્ટ કન્વર્ટર માટે ડ્યુટી સાઇકલ પેદા કરે છે જે PV સોર્સનું ઇન્ટરફેસિંગ કરે છે અહીં બ્લોકની આકૃતિમાં ધ્યાનથી જુઓ જેની આપણે ચર્ચા કરીએ છીએ iT અને vT સંવેદના અનુસાર માપવામાં આવે છે અને P મેળવવા માટે મલ્ટીપ્લાયર માંથી પસાર થાય છે અહીં પણ vT પરના આ નોડ T નું વોલ્ટેજ એ PV સોર્સનું ટર્મિનલ વોલ્ટેજ છે અને V સેન્સ એ PV સોર્સના કરંટને માપી રહ્યું છે જે VIPV સોર્સ દ્વારા વહેતો કરંટ છે જેનું મૂલ્ય શૂન્ય પર સેટ છે તેથી Vsense મૂળભૂત રીતે એક અર્થમાં એ છે જે VIPV ને પ્રમાણસર આઉટપુટ વોલ્ટેજ આપે છે તેથી તે મૂળભૂત રીતે PV સેલ અથવા PV મોડ્યુલ દ્વારા વહેતા પ્રવાહને પ્રમાણસર વોલ્ટેજ આપે છે હું અહીં એક મલ્ટીપ્લાયર વાપરી રહ્યો છું હવે આ મલ્ટીપ્લાયર vT અને iPV નો ગુણાકાર કરે છે અને પાવર પેનલના આઉટપુટમાં આપે છે તે મલ્ટીપ્લાયર બ્લોક નવા બ્લોક પર છે તમે જોયું કે એનજીસ્પાઈસ સીડર અને એક્સસ્પાઇસ સાથે ખૂબ સરસ રીતે સંકલિત થાય છે એક્સસ્પાઇસ અને સિડર ટૂલ્સ સિડર લાઇબ્રેરીઓ પણ એનજીસ્પાઈસ માં સારી રીતે સંકલિત છે અહીંના આ બ્લોક્સનો સમૂહ એનાલોગ વર્તણૂકના મોડેલિંગ બ્લોક્સ છે અને તે એક્સસ્પાઇસ લાઇબ્રેરીમાંથી મેળવવામાં આવ્યા છે તે એનજીસ્પાઈસ માં ઉપલબ્ધ છે તે સારી રીતે સંકલિત છે અને એનજીસ્પાઈસ માં ઉપલબ્ધ છે હું તમને કહી શકું છું કે આ કેવી રીતે બનાવી શકાય આ માટેનું સબ સર્કિટ કેવી રીતે છે અને હું તમારી સાથે સબ સર્કિટ્સના સિમ્બોલ શેર કરીશ તેથી મલ્ટીપ્લાયરનું આઉટપુટ પાવર આપે છે હવે પાવર બે ફિલ્ટરમાંથી પસાર થાય છે એકને ધીમો ફિલ્ટર કહેવામાં આવે છે અને બીજું ઝડપી ફિલ્ટર કહેવામાં આવે છે જેથી P બેઝ અને P કરંટ પ્રાપ્ત થાય છે હવે અહીં પણ હું તેને પ્રથમ ઓર્ડર ફિલ્ટર્સમાં પસાર કરું છું પાવર પ્રથમ ઓર્ડર ફિલ્ટર દ્વારા પસાર થાય છે હું તેને કે એક ધીમું ફિલ્ટર કહું છું અને તમને P બેઝ રજૂ કરવા માટે PB મળશે અને તે જ પાવર અલગ ટાઇમ કોન્સ્ટન્ટ સાથે બીજા પ્રથમ ઓર્ડર ફિલ્ટરમાંથી પસાર થાય છે તેને ઝડપી ફિલ્ટર કહું છું અને હું તેને PD p ડાયનામિક કહીશ તેથી ફિલ્ટરની અંદર જો તમને અહીં મૂલ્ય દેખાય છે તો તેને સબ સર્કિટ ફિલ્ટ અન્ડરસ્કોર ઓર્ડર અન્ડરસ્કોર વન ફિલ્ટ ર્ડ 1 કહેવાય છે એ પ્રથમ ઓર્ડર છે K ફિલ્ટરનો ગેઇન એક છે અને તે ટાઇમ કોન્સ્ટન્ટ છે તે 1 છે જ્યાં એ ટાઇમ કોન્સ્ટન્ટ છે હું તેને 100 મિલિસેકંડ પર સેટ કરી રહ્યો છું તેથી આ ધીમું ફિલ્ટર છે ખૂબ જ ઓછા ટાઇમ કોન્સ્ટન્ટ સાથે ઝડપી ફિલ્ટર ખૂબ ઝડપી છે તેથી હું ટાઇમ કોન્સ્ટન્ટ નું મૂલ્ય એક મિલિસેકન્ડ સેટ કરી રહ્યો છું તેથી આ ઝડપી ફિલ્ટર છે તેથી આ ધીમી અને ઝડપી ફિલ્ટર્સનું આઉટપુટ એક ક્મ્પેરેટર દ્વારા જાય થાય છે અને તેનું આઉટપુટ ટોગલ ફ્લિપ ફ્લોપ માંથી પસાર થાય છે અહીં પણ આ સ્કેમેટીક માં તમારી પાસે છે જે સિગ્મા બ્લોકમાંથી પસાર થાય છે સિગ્મા બ્લોકનું આઉટપુટ એ એનાલોગ પ્રકૃતિનું છે પરંતુ હું અહીં કોઈ ક્મ્પેરેટર મૂકીશ નહીં કારણ કે અહીં ઇનપુટની અંદર ટોગલ ફ્લિપ ફ્લોપ માં સ્મિથ ક્મ્પેરેટર છે તેથી હું તેને સીધા એનાલોગ સિગ્નલ આપી શકું છું ટોગલ ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ હું તમને પછી કહીશ કે આમ કેમ છે ટોગલ ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ ગેઇન બ્લોક અને સમીંગ બ્લોક માંથી પસાર થાય છે અને પછી ફિલ્ટર માંથી આ બ્લોક ડાયાગ્રામમાં આપણે ટોગલ ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ ફિલ્ટરને અને પછી PWM આપી રહ્યા છીએ PWM માં જુઓ કે જેનો આપણે ઉપયોગ કરી રહ્યાં છીએ એ ટ્રાઈએન્ગલ કેરીઅર 1 થી 1 માં સ્વીંગ કરી રહ્યું છે તેથી અહીંનું વોલ્ટેજ 1 થી 1 સુધી સ્વિંગ કરવું જોઈએ 1 એ શૂન્યનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ અને 1 એ 1 નું પ્રતિનિધિત્વ કરવું જોઈએ અને તેથી આ ગેઇન બ્લોક યાદ રાખો કે ટોગલ ફ્લિપ ફ્લોપ શૂન્યથી એકમાં આઉટપુટ આપશે હું બેના ગેઇન થી ગુણાકાર કરીશ જેથી આના આઉટપુટનું મૂલ્ય શૂન્ય થી બે થાય છે હું હવે આમાંથી એકને બાદ કરું છું તેથી તે 1 થી 1 થાય છે આ તે છે જે ફિલ્ટરને ઇનપુટ આપવામાં આવે છે અને તે આઉટપુટ કે જે ફિલ્ટર મોટાભાગે 1 થી 1 મર્યાદા માં સ્વિંગ કરી શકે છે જે PWM માં જાય છે અને બક બૂસ્ટ કન્વર્ટર ના ડ્યુટી સાઇકલ ઇનપુટ પર જાય છે હવે અહીં Vset મેં શા માટે આ Vset આપ્યું છે આ ટોગલ ફ્લિપ ફ્લોપ ના S અને R એસીક્રોનસ ઇનપુટ્સને આપવામાં આવે છે સ્વિચ ઓન કરતી વખતે આપણને ખબર નથી કે ટોગલ ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ સ્ટેટ શું હશે સુસંગત રહેવા માટે તે સેટને એક નાનો મોનો શોટ આપવો સામાન્ય છે જે ક્ષણભર માટે અહીં હાઈ આપી આ સેટ કરશે અને પછી ત્યાંથી ટ્રેકિંગ ચાલુ છે તેથી મૂળભૂત રીતે તે મેં કર્યું છે મેં એક ખૂબ જ નાનો એક મોનો શોટ પ્રકારનો સિગ્નલ આપ્યો છે મેં પીસવાઈઝ રેખીયનો ઉપયોગ કર્યો છે શૂન્ય પર તે એક છે એક માઇક્રોસેકન્ડ પછી તે એક છે બે માઇક્રોસેકન્ડ પછી તે શૂન્ય છે અને 1000 મિલી સેકંડ એક સેકંડ પછી હજી પણ શૂન્ય પર છે તેથી તે ખૂબ જ નાની પલ્સ છે જે હું Q ને શરૂઆતમાં આપું છું હાય સ્થિતિમાં સેટ કરવા માટે અને ત્યાંથી નજીકના લૂપ પરનો કાર્યભાર સંભાળશે તેથી જ આ ભાગ ચિત્રમાં આવ્યો છે અને Voffset અહીં એક દૃષ્ટિકોણથી હું તમને અહીં સમજાવું છું તે PWM ઇનપુટ સિગ્નલની અને મર્યાદા મેળવવા માટે તેથી અહીં તમે જુઓ છો કે ઘણા બધા નવા બ્લોક્સ છે તે એક મલ્ટીપ્લાયર છે જે મેં તમને પહેલેથી જ કહ્યું હતું આ પ્રથમ ઓર્ડર ફિલ્ટર છે આ પણ એક નવો બ્લોક છે આ એક બે અને ત્રણ બધા પ્રથમ ઓર્ડર ફિલ્ટર્સ સમાન સબ સર્કિટ ધરાવે છે ત્યાં સિગ્મા બ્લોક છે અને સમર બ્લોક ત્યાં ટોગલ ફ્લિપ ફ્લોપ છે આપણે કેવી રીતે ટોગલ ફ્લિપ ફ્લોપ કરીએ ત્યાં એક ગેઇન બ્લોક છે આ PWM બ્લોક આપણે પહેલા જોઇ ચૂક્યા છીએ તો આ બધા એનાલોગ બિહેવિયરલ મોડેલિંગ પર આધારિત છે અને તે સરળતાથી એનજીસ્પાઈસ માં સબ સર્કિટ્સમાં સમાવી શકાય છે હવે હું આ pv sub ફાઈલ ખોલીશ અને ચાલો તેની અંદરની સબ સર્કિટ ઉપર એક નજર નાખીશું ચાલો હું તેને એક બાજુ રાખું છું ઠીક છે હવે આ મલ્ટીપ્લાયર બ્લોક અહીં જુઓ તો આ મલ્ટીપ્લાયર બ્લોક અહીં આપવામાં આવે છે સબ સર્કિટ મલ્ટીપ્લાયર બ્લોક નોડ એક નોડ બે આઉટપુટ નોડ તો તેથી તે આ છે અને બધા એનાલોગ બિહેવિયરલ મોડેલિંગ અક્ષર એ થી શરૂ થાય છે ઓકે અને હું વેક્ટર આઉટપુટ તરીકે ઇનપુટ્સ આપું છું અને પછી હું એક મોડેલનું નામ આપું છું અને મોડેલમાં મારી પાસે મલ્ટ તરીકે મલ્ટીપ્લાયર મોડેલ છે તમે આના સિન્ટેક્ષ ની સમજ મેળવવા માટે એનજીસ્પાઈસ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો તો મારી પાસે અહીં મલ્ટીપ્લાયર મોડેલ છે મારી પાસે ગેઇન મોડેલ છે તમે જુઓ છો કે મે ગેઇનનો ઉપયોગ કર્યો છે મારી પાસે અહીં ગેઇન મોડેલ છે ફ્લિપ ફ્લોપ મારી પાસે સમર છે સમર બ્લોક છે સમર બ્લોકનું મોડેલ અહીં છે ફ્લિપ ફ્લોપ બ્લોક ફ્લિપ ફ્લોપનું મોડેલ અહીં આપવામાં આવ્યું છે સબ સર્કિટ ટોગલ ફ્લિપ ફ્લોપ ઇનપુટ્સ કલોક પછી Q આઉટપુટ એસીન્ક્રોનસ સેટ એસીન્ક્રોનસ રીસેટ જુઓ તેથી તમે જુઓ ત્યાં એક સ્કેમિટ છે બધા ઇનપુટ્સ સ્ક્મિટ ક્મ્પેરેટર માંથી પસાર થાય છે સ્ક્મિટ ક્મ્પેરેટર મોડેલ અહીં રાખવામાં આવ્યું છે અને સ્ક્મિટ ક્મ્પેરેટર માંથી પસાર કર્યા પછી તેઓ એનાલોગ બફર દ્વારા પસાર થાય છે તે ADC બ્રિજ છે દરેક એનાલોગ સિગ્નલને ડિજિટલ ડોમેનમાં મૂકતા પહેલા ADC બ્રિજ દ્વારા પસાર થવું જોઈએ તેથી કોઈપણ મિશ્રિત મોડ સિમ્યુલેશનમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુને ધ્યાનમાં રાખો કોઈપણ એનાલોગ સિગ્નલ ને ADC બ્રિજ દ્વારા પસાર કરવું તેને ડિજિટલ ડોમેનમાં લઈ જાઓ અને અહીં ડિજિટલ ડોમેન ઓપરેશન કરો ટોગલ ફ્લિપ ફ્લોપનું મોડેલ d tff છે સિન્ટેક્સ માટે એનજીસ્પાઈસ મેન્યુઅલ માં જુઓ અને પછી ડિજિટલ કર્યા પછી તમે તેને DAC બફર અને DAC બ્રિજનો ઉપયોગ કરીને ફરી એનાલોગમાં પણ લાવી શકો છો તેથી એનાલોગ માંથી ડિજિટલ રૂપાંતર ADC બ્રિજ દ્વારા કરાય છે અને તમામ ડિજિટલ કાર્ય કરવામાં આવે છે અને પછી તેને ફરી DAC બ્રિજ દ્વારા એનાલોગ વિશ્વમાં પાછું લાવવામાં આવે છે સ્પાઇસ માં કોઈપણ મિશ્રિત સ્થિતિ સંકેત વિશ્લેષણમાં એટલેકે મિક્સ મોડ સિગ્નલ એનાલિસિસ માં આ બંને કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે ઠીક છે તેથી તમારી પાસે ટોગલ ફ્લિપ ફ્લોપ છે અને આપણે ફિલ્ટર પર એક નજર કરી શકીએ છીએ તમે જુઓ છો કે આ ફિલ્ટર 1 2 અને 3 ફિલ્ટર્સ અહીં છે મારી પાસે પ્રથમ ઓર્ડર ફિલ્ટર છે તે અમલીકરણમાં ખૂબ જ સરળ છે સબ સર્કિટ ફર્સ્ટ ઓર્ડર ફિલ્ટર ઓર્ડર 1 ઇનપુટ નોડ આઉટપુટ નોડ એક નો ગેઇન અને a ટાઇમ કોન્સ્ટન્ટ ડિફોલ્ટ એક તો આ ફિલ્ટરનું મોડ્યુલ છે s xfer ગેઇન 1as 1 પ્રારંભિક શરતો શૂન્ય અંશ ગુણાંક 1 છેદ ગુણાંક a અને 1 તેથી તે 1 as 1 છે આ મૂળભૂત રીતે પાવરઓનો યોગ્ય વધતો ક્રમ છે S0 S1 એવી રીતે તેથી આ રીતે પ્રથમ ઓર્ડર ફિલ્ટર બને છે અને સિમ્બોલ પહેલા જેવા મેં તે કરી લીધું છે અને રાખ્યું છે અને પછી તેને સિમ્બોલ ફાઇલોની અંદરથી બોલાવ્યું છે તો તમે જોશો કે જ્યારે હું આ બ્લોકને બ્લોક ડિરેક્ટરી માં ખોલું છું ત્યારે મને ફિલ્ટર સિમ્બોલ દેખાશે મારી પાસે ટોગલ ફ્લિપ ફ્લોપ માટેનું સિમ્બોલ છે સમીંગ માટેનું સિમ્બોલ છે અને મ્લ્તીપ્લાઈગ માટેનું સિમ્બોલ છે તેથી તે સિમ્બોલ ની જેમ મેં સિમ્બોલ બનાવ્યું અને તેને યોગ્ય સ્થાન આપ્યું હું તેમને તમારી સાથે શેર કરીશ જેથી તમે તેના પર પણ કામ કરી શકો અને પછી સિમ્યુલેશનનું કાર્ય કરી શકો તો હવે આપણે આ સિમ્યુલેશન કરવા જઈશું તો તે શું છે આ અહીં જ હતું જે આપણે પહેલાં કર્યું છે આ બિંદુ સુધી આપણે પહેલા કર્યું છે વોલ્ટેજ અને કરંટને સંવેદના આપીને આપણે હવે આને બંધ લૂપ રીતે આપવાના છીએ અને આપણે આશા રાખીએ છીએ કે જે પણ R0 હોઈ તે હંમેશા જશે અને ડ્યુટી સાઇકલ ના મૂલ્યને એવી રીતે ગોઠવશે કે PV સોર્સથી મહત્તમ પાવર વહે હવે તે જ આપણે જોવા માંગીએ છીએ તેથી પહેલા આપણે આને 100 ohms કહીશું અને જુઓ કે તે જશે અને મહત્તમ પાવર પ્રદાન કરતી કોઈક ડ્યુટી સાઇકલ પર સ્થાયી થશે અને પછી આપણે R0 ને બદલીશું અને પછી જોઈએ કે ડ્યુટી સાઇકલ ના નવા મૂલ્ય પર સ્થિર થશે તે પણ મહત્તમ પાવર પ્રદાન કરશે હવે તે આપણો પ્રયોગ પૂર્ણ કરશે ઓક્ટેવ વાતાવરણમાં મેં આ reachability m ફાઇલ ફરીથી રન કરી છે તો યાદ કરો કે આપણા PV સોર્સનો ટોચની પાવર 26 1 છે મેં ISC મૂલ્ય અને Vscale મૂલ્ય બદલ્યું નથી 1 નો VM 1 8 નો IM 7 6 ohms નો RTM અને આપણે આ બક બૂસ્ટ કન્વર્ટરની કોલમ જોવી પડશે આ છેલ્લી કોલમ અહીં જોવી પડશે હવે આપણે 100 ohms નો R0 મુક્યો છે અને તેથી તમે જોઈ શકો છો કે છેલ્લી કોલમ ડ્યુટી સાઇકલ 0 તેથી 0 78 એટલેકે જે 0 78 x 2 1 એટલેકે 0 56 ની આસપાસ છે તેથી આપણે અપેક્ષા રાખીએ છીએ કે અંતિમ ડ્યુટી સાઇકલ 0 56 પર સ્થિર થાય અને મહત્તમ પાવર પોઇન્ટ આપશે હવે તમારે યાદ રાખવું જોઈએ કે આ હવે ક્લોઝલૂપ ઓપરેશન છે આ ફિલ્ટર ટાઇમ કોન્સ્ટન્ટ આ ફિલ્ટર ટાઇમ કોન્સ્ટન્ટ આ ફિલ્ટર ટાઇમ કોન્સ્ટન્ટ ને યોગ્ય રીતે ગોઠવવાની જરૂર છે જો તમારે સારા પરિણામો પ્રાપ્ત કરવા હોયતો મેં હમણાં જ ડ્રાફ્ટ ટ્યુનિંગ કર્યું છે તે રફ ટ્યુનિંગ છે અને તમે જોશો કે MPPT ટ્રેક કરી રહ્યો છે પરંતુ હું ફાઈન ટ્યુનિંગ કરવાનું તમારા પર છોડીશ અને જુઓ તમે વધુ સારા પરિણામો મેળવી શકશો કે નહીં હવે ચાલો ટર્મિનલ પર પાછા જઈએ અને એનજીસ્પાઈસ માં અનુકરણ કરીએ તેથી હું જીનેટલિસ્ટ નો ઉપયોગ કરીશ સ્કેમેટીક માંથી mppt net જનરેટ કરીશ આપણે તે કરીશું તેથી નીટ ફાઇલ જનરેટ થાય છે અને હવે હું ngspice mppt cir ટાઇપ કરીશ મેં કુલ સમય તરીકે 1000 મિલિસેકંડ આપ્યા છે અને તેમાં થોડો સમય લાગશે પરંતુ આપણે આ રન કરીશું તો તે થોડો સમય ચાલશે થોડીવાર થોડીવાર પછી મને પાછા આવવા દો તો સિમ્યુલેશન હવે પૂર્ણ થવાનું છે અને તે પૂર્ણ થયું છે હવે આપણે દોરી શકીએ છીએ અને અહીં ડ્યુટી સાઇકલ મૂલ્ય શું છે તે જોઈ શકીએ છીએ તેના માટે નોડ VG છે આપણે VG પ્લોટ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ તે સ્વીચ પલ્સ હશે તેના બદલે હું અહીં Vd પ્લોટ કરીશ જે PWM માટે ડીસી ઇનપુટ છે તેથી V પ્લોટ કરો તેથી જો હું તેને વિસ્તૃત કરું છું તો અવલોકન કરો કે ડ્યુટી સાઇકલ શૂન્યથી શરૂ થાય છે અને પછી ઉપર જાય છે અને વધઘટ થાય છે અને મહત્તમ પાવર પોઇન્ટ ઓપરેટિંગ બિંદુની આસપાસ સ્થિર થવાનો પ્રયાસ કરે છે તો તમે જુઓ છો કે મેં કહ્યું હતું કે તે લગભગ 0 56 અથવા તેની આસપાસ સ્થાયી થવું જોઈએ તો આ તેને તે મૂલ્યની આસપાસ સ્થિર કરી રહ્યું છે તેથી તમે જુઓ છો કે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ થઈ રહ્યું છે તે મહત્તમ પાવરને ટ્રેક કરી રહ્યું છે આપણે પ્લોટ vT ને પણ સમજી શકીએ છીએ હવે આપણે ટર્મિનલ વોલ્ટેજ અને PV કરંટ પ્લોટ કરીશું તો આ તે પાવર છે જે PV પેનલ દ્વારા ખેંચાય છે તો તમે અહીં ફરીથી જુઓ છો કે પાવર ધીરે ધીરે ફરે છે અને પછી છેલ્લે આશરે 26 વોટની કિંમત પર સ્થિર થાય છે જે PV સોર્સનો ઉત્તમ પાવર પોઇન્ટ છે તેથી તમે જુઓ છો કે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ આ અલ્ગોરિધમ દ્વારા થઈ રહ્યું છે આ હિલ ક્લીમ્બીંગ એલ્ગોરિધમ દ્વારા હવે આપણે શું કરીશું R0 ની વેલ્યુ 100 થી બીજી કોઈ વેલ્યુમાં બદલાવીશું ચાલો હવે R0 એ 70 નો પસંદ કરીએ તેથી 70 ના R0 માટે અનુરૂપ ડ્યુટી સાઇકલ 0 75 છે જે 0 75 x 2 1 જેટલું હશે PWM કેરીઅરના વોલ્ટેજ ઇનપુટનું મૂલ્ય 0 5 જેટલું હશે તો ચાલો જોઈએ કે જો R0 મૂલ્યને 70 માં બદલીએ અને પછી ડ્યુટી સાઇકલ ને ફરીથી સિમ્યુલેટ કરીએ તો નવા તે જે મૂલ્ય સાથે સ્થિર થશે તે હજી પીક પાવર આપે છે પીક પાવર PV સોર્સ થી વહે છે તેથી R0 ને બદલી 70 કરો સિમ્યુલેશન થોડા સમય માટે રન થશે હું થોડા સમય પછી પાછો આવીશ સિમ્યુલેશન પૂર્ણ થવાનું છે તે પૂર્ણ થયું તો હવે ચાલો હું અહીં ફરીથી Vd ને પ્લોટ કરું અને જુઓ કે ડ્યુટી સાઇકલ નું શું થયું છે તેથી તમે જોશો કે PWM બ્લોક પર આપવામાં આવેલ ડ્યુટી સાઇકલ વોલ્ટેજ તે હવે થોડા નીચા મૂલ્ય પર સ્થિર થઈ ગયા છે તે 0 5 ની આસપાસ સ્થાયી થાય છે અને જો તમે vT અને PV સોર્સ દ્વારા પસાર થતા કરંટ નો પ્લોટ જોશો તો પાવર તે હજી પણ 26 વોટ્ટના સ્તરની આસપાસ છે અહીં આ ખલેલ છે જે જો તમે ફિલ્ટર્સને યોગ્ય રીતે ટ્યુન કરો છો તો તે એડજસ્ટ થઇ જાય છે તેથી તમે જોયું કે હિલ્સ ક્લાઇમ્બીંગ અલ્ગોરિધમ નો આપણે અમલ કર્યો છે આગળનું પગલું આપણે તેને હાર્ડવેર સ્વરૂપમાં વ્યવહારિક રૂપે અમલમાં મૂકવાનું છે અને સિદ્ધાંતને માન્ય કરવાનો પ્રયાસ કરીશું જે આપણે સમજી અને અનુકરણ કર્યું છે હું હવે તમારા માટે એનજીસ્પાઈસ માં સર્કિટને એક્સપ્લોર કરવા અને મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગમાં વધુ સમજ મેળવવાનો પ્રયત્ન કરવાનો પ્રસ્તાવ છોડું છું